ચાલો છેલ્લી વખત આ કોર્સમાં પ્લાનિંગ જોઈએ અને મેં કહ્યું હતું તેમ નેવુંના દાયકાના મધ્યમાં પ્લાનિંગ માટેના ઘણા રસ્તાઓ હતા જે ઘણી લાંબા પ્લાન બનાવતા જેનો અર્થ થાય છે કે તે વધુ ઝડપી અલ્ગોરિધમ્સ હતા અને મોટી સમસ્યાઓ હલ કરી શકતા હતા આ તમામ અભિગમો 2 તબક્કાના અભિગમો હતા જેનો અર્થ એ છે કે આપણી પાસે પ્લાંનિંગ કરવાની કોઈ એક સમસ્યા છે તમે તેને કંઈક બીજી સમસ્યામાં રૂપાંતરિત કરો છો અને જેથી તે સમસ્યાને તમે હલ કરી શકો એક વસ્તુ જે ખૂબ જ સફળ રહી તે એ હતી કે જો તમે SAT સમસ્યામાં રૂપાંતરિત કરો અહીં આપણે SATથી પહેલાથી જ પરિચિત છીએ અને પછી તમે કેટલાક સોલ્વરનો ઉપયોગ કરી શકો છો વાસ્તવમાં SAT પ્લાન નામનું એક અલ્ગોરિધમ છે જે નેવુંના દાયકાના મધ્યમાં અને આ સદીના પ્રારંભિક ભાગમાં ખૂબ જ સફળ રહ્યું હતું તો આપણે કેવી રીતે જાણી શકીએ કે તે એક સારો અલ્ગોરિધમ છે તેઓ પહેલાં દર 2 વર્ષે IPC એટલેકે ઇન્ટરનેશનલ પ્લાનિંગ કોમ્પિટિશન યોજે છે જેમાં લોકો તેમના પ્રોગ્રામ સબમિટ કરે છે જેમકે તમારી પાસે આ ટ્રાવેલિંગ સેલ્સમેન સમસ્યાની સ્પર્ધા હતી આમાં તમે તમારા પ્લાનરને સબમિટ કરો અને તેઓ સમસ્યાને સેટ કરવાનો પ્રયાસ કરે છે અને પછી જે પ્લાનર શ્રેષ્ઠ હોય તે વિજેતા બને છે SAT પ્લાન એવા પ્લાનર માની એક હતી જેણે તે સમયગાળા માટે ખૂબ જ સારું કર્યું અને જેમાં તેઓએ તે આયોજન સમસ્યાને સેટિસફાયેબિલિટી સમસ્યામાં રૂપાંતરિત કરી અને પછી તેને અલ્ગોરિધમનો ઉપયોગ કરીને હલ કર્યો પરંતુ તમે તે પહેલા ઉકેલી શકો છો તે છે બીજો અભિગમ આયોજનની સમસ્યાને CSP સમસ્યામાં રૂપાંતરિત કરવાનો હતો જે નામ સૂચવે છે કે CSP નો અર્થ એ છે કે કોન્સ્ટન્ટ સેટિસ્ફેક્શન પ્રોબ્લેમ આપણે આગામી 2 પ્રવચનોમાં તે ટૂંકમાં જોઈશું અને પછી CS Pને હલ કરીશું અહીં દર્શાવાતી આ એક અલગ સમસ્યા છે અને પછી કેટલાક સોલ્વરની મદદથી હલ કરવા ઘણી સમસ્યા ઉકેલવાની પરિસ્થિતિઓમાં ટીમ રિકરિંગ છે ગ્રાફ પ્લાન તેને સ્ટ્રક્ચરમાં રૂપાંતરિત કરવા માટે શું કરે છે જેને પ્લાનિંગ ગ્રાફ કહેવાય છે આ એ એલ્ગોરિધમ છે જેને આપણે આજે જોવા માંગીએ છીએ અને તેને ગ્રાફ પ્લાનકહેવામાં આવે છે તે 1995 માં બ્લમ નામના બે સંશોધકો દ્વારા આપવામાં આવ્યું હતું જેઓ હવે CMUI તરીકે ઑળખાય છે અન્ય એલ્ગોરિધમથી વિપરીત તાજેતરના તે નિષ્ફળ ગયા જે તમે જોયું છે કેમ કે તે બધા એલ્ગોરિધમ ઘણા જૂના છે તેથી જેમ મેં કહ્યું કે આ પ્રકારો શું છે તે એક સ્ટ્રક્ચર બનાવે છે જેને પ્લાનિંગ ગ્રાફ કહેવાય છે અને પછી પ્લાન માટે સ્ટ્રક્ચરમાં શોધે છે આ તમામ 3 એલ્ગોરિધમ્સમાં એક વસ્તુ સમાન છે કે SAT અથવા CSP અથવા પ્લાનિંગના કિસ્સામાં તેઓ જે રૂપાંતરણ કરે છે તે પ્રકૃતિમાં ઇન્ક્રીમેન્ટલ છે તે ચોક્કસ કદનું માળખું બનાવે છે અને પછી જુઓ કે શું ત્યાં DFID જેવી થોડી યોજના છે કે જે તમે કહી શકો તમે યોજના ક્યારે શોધી શકો છો તે જોવા માટે લાંબા સમય સુધી યોજનાઓનું અન્વેષણ કરતા રહો અને તેના કારણે આ બધા અલ્ગોરિધમ્સ શ્રેષ્ઠ ઉકેલો શોધતા નથી કારણ કે તેઓ ઇન્ક્રીમેન્ટલ રીતે વધુને વધુ લાંબા પ્લાન શોધે છે તમે કલ્પના કરી શકો છો કે રૂપાંતર માટેની પદ્ધતિ ગમે તે હોય તેને SAT સમસ્યા માં લો તેને એકશન અને સ્ટેટ અને નવું સ્ટેટ અને નવા એક્શન તરીકે દર્શાવો અને તમે તેને સંતોષની સમસ્યા તરીકે વ્યક્ત કરો છો આની પુનઃ સ્થિતિ જેવી બાબતોને એક્શન દ્વારા સંતુષ્ટ થવી જોઈએ કોઈક રીતે તમે આ પ્રકારને જાણો છો અને તે હંમેશા ટૂંકા જવાબો શોધે છે તેથી ચાલો શરૂઆત કરીએ અને પેનિંગ ગ્રાફ સ્ટ્રક્ચર જોઈએ પેનિંગ ગ્રાફ એ એક સ્તરીય ગ્રાફ છે જેમાં પૂર્વનિર્એજ ણ અને એક્શન વૈકલ્પિક સ્તરો છે ત્યાં એક સ્તર P 0 છે જે તમામ સ્ટાર પૂર્વનિર્ધારણ ધરાવે છે પછી ત્યાં એક સ્તર A 1 છે જે પ્રથમ વખતના ઉદાહરણ પર કરી શકાય તેવી તમામ સંભવિત એક્શન નું એક સ્તર છે પરંતુ સ્તર P 1 જેમાં તમામ પૂર્વનિર્ધારણ નો સમાવેશ થાય છે તેના દ્વારા અનુસરવામાં આવે છે જેમાં સંભવતઃ તમે પ્રથમ સ્તરના અંતે જોઈ શકો છે હવે અન્ય અલ્ગોરિધમ્સ હ્યુરિસ્ટિક સર્ચ વચ્ચેનો તફાવત જોઈએ જેમાં આપણે પાસિંગનો ફક્ત સંક્ષિપ્તમાં ઉલ્લેખ કર્યો છે જે આપણે જાણીએ છીએ આપણી પાસે હ્યુરિસ્ટિક ફંક્શન સાથે એક્સપ્રેસ સર્ચ અથવા બેકવર્ડ એક્સપ્રેસ સર્ચની શક્તિઓ છે જેની ગણતરી રિલેક્સ પ્લાનિંગ સમસ્યાને ઉકેલવા કરવામાં આવે છે અને તેનાથી એ નક્કી કરી શકાય કે કયો અનુગામી શ્રેષ્ઠ છે તે સર્ચ હ્યુરિસ્ટિક સર્ચ અથવા સેટ સ્પેસ સર્ચ છે આ સેટમાં સ્પેસ સર્ચ ની યોજના છે જે આપણે પ્લાન સર્ચના છેલ્લા વર્ગની શોધમાં જોયુ હતું અહીં આપણે આયોજન ગ્રાફ નામના માળખામાં શોધ્યું જે અમુક અર્થમાં તમામ સંભવિત સ્ટેટનું જોડાણ છે જે થઈ શકે છે તેથી જો મારી પાસે ઉદાહરણ તરીકે શરૂઆતની સ્થિતિ હોય અને હું સ્ટેટ S 1 પર જવા માટે એક્શન A 1 કરી શકું અને હું A 2 એક્શન કરી S 2 સ્ટેટને કરી શકું તે જ હ્યુરિસ્ટિક સર્ચ કરશે પાવર્સ એક્સપ્રેસ સર્ચ કરશે તે જોઈએ હું S1 પર જાઉં કે મારે S2 પર જવું છે તો ગ્રાફ પ્લાનમાં તમે તેને આમ કરી શકો તમારી પાસે આ સ્તર સ્ટાર્ટ સ્તર છે પછી તમારી પાસે પ્રથમ એક્શન સ્તર છે જેમાં આ બંને એક્શન A 1 અને A 2 શામેલ છે અને પછી તમારી પાસે નવું સ્તર છે જે મૂળભૂત રીતે યુનિયન છે અથવા S S 1 યુનિયન S 2 છે આપણે તમામ સંભવિત અનુમાનોને એક સમૂહમાં એકસાથે મૂકીએ છીએ જે આ આગલા સ્તર અથવા આમાં છે તેથી આપણી પાસે આ પ્રમાણ સ્તરો અને ક્રિયા સ્તર છે તેથી આ બધા એલ્ગોરિધમ્સ સાથે એક વસ્તુ એ છે કે પહેલા આ સમસ્યાને પ્રમાણસર સમસ્યામાં રૂપાંતરિત કરો જેનો અર્થ છે પછી જો હું ઓપરેટરને પિક અપ એ પુટ ડાઉનની જેમ કરીશ તેથી તમે ડોમેનમાં ઑબ્જેક્ટ્સ શું છે તે પ્રારંભિક સ્થિતિ શું છે તે જુઓ તેથી ચાલો કહીએ કે મારી પાસે 5 બ્લોક્સ A B C D E છે પછી તે તમામ સંભવિત ક્રિયાઓ ઉત્પન્ન કરીયે તેથી આ 5 બ્લોક્સ સાથે A 1 થી B સ્ટેક A 1 થી C સ્ટેક લો તમામ સંભવિત ક્રિયાઓ જે A ઉત્પન્ન કરે છે તે અહીં છે તેથી હું તમને આનું એક અલગ ઉદાહરણ આપવા માંગુ છું તો ચાલો આપણે આની સાથે કામ કરીયે આ જ ઉદાહરણ સાથે આપણે સુસમેનની વિસંગતતા જોઈ રહ્યા છીએ જેનો અર્થ છે કે આપણે આ સ્ટેટ સાથે શરૂ કરી રહ્યા છીએ AC એ A પર છે અને B ટેબલમાં છે તેથી પ્રારંભિક સ્તર P 0 માં આપણી પાસે આ બધું હશે તો ચાલો કહો કે હાથ ખાલી છે પછી ટેબલ B પર C અને ટેબલ A પર B સ્પષ્ટ છે A અને C સ્પષ્ટ છે અને આ કાર્ય કરે છે તેથી આ P 0 છે જ્યારે સ્તર P 0 છે ત્યારે હવે ની યોજનામાં 4 પ્રકારની એજ છે પ્રથમ પૂર્વશરત એજ છે જે ક્રિયામાંથી અગાઉના સ્તરની કેટલીક પૂર્વશરતમાં જાય છે પછી હકારાત્મક એજ અને નકારાત્મક એજ છે અને એજનો એક બીજો સમૂહ છે જેને મ્યુટેક્સ યુલેટિયન કહેવામાં આવે છે હવે પહેલાથી જ પૂર્વશરતની એજ થી પરિચિત હકારાત્મક અસરો અને નકારાત્મક અસરો છે જેના પર આપણે Mutex જોઈએ છીએ તેથી પ્રારંભિક સ્તરમાં આપણી પાસે આ પ્રમાણ છે તેથી તે પ્રમાણ સ્તર 0 P 0 છે પછી આપણી પાસે ક્રિયા સ્તર 1 છે જેમાં આપણે આ પ્રસ્તાવમાં શક્ય હોય તેવી બધી ક્રિયાઓ દાખલ કરવા માંગીએ છીએ આપણે એક વધારાનો કોન્સ્ટન્ટ મૂકવા માંગીએ છીએ કે તે એવો છે કે દરેક પૂર્વશરતો જો તે સાચી હોય તો તે એક સમાન સમયે જ સાચી હોવી જોઈએ અને તે જ સમયે આપણે આવી ક્રિયાને ધ્યાનમાં લઈશું ચાલો જોઈએ કે મ્યુટેક્સ સંબંધોની આ કલ્પના શા માટે આવે છે તેથી જેમ કહ્યું તેમ હવે આ ઘણી વખત ઉપયોગમાં લેવાતો શબ્દ છે આપણી પાસે આ ખ્યાલ છે આ મ્યુટેક્સ સંબંધ બનશે આ એજ આવશ્યકપણે પૂર્વ સ્તરોની અંદર હશે અને આ સ્તરમાં તેના પોતાના મ્યુટેક્સ સંબંધો હશે આ સ્તરમાં મ્યુટેક્સ સંબંધ હશે તે એક ક્રિયાથી બીજી ક્રિયામાં ક્રિયા સ્તરમાં અથવા એક પ્રમાણથી બીજા પ્રમાણમાં પ્રમાણ સ્તરમાં હોય છે જો તેઓ બે એન્ટિટી વચ્ચે અસ્તિત્વમાં હોઈ શકે છે તો તેનો અર્થ થાય છે તે દરખાસ્તની બે ક્રિયાઓ જો કે A એ એક જ સમયે સાચું ન હોઈ શકે તેથી જો A 1 અને A 2 વચ્ચે મ્યુટેક્સ હોય તો તેનો અર્થ એ કે તે બંને એક જ સમયે કરી શકાતા નથી તેથી જેમ તમે આ ઉદાહરણમાં જોઈ શકો છો આપણી પાસે 2 ક્રિયાઓ છે A માંથી A ને અનસ્ટૅક્સ કરે છે અથવા B પસંદ કરે છે અને આપણે જોઈ શકીએ છીએ કે તે એક જ સમયે કરી શકાતા નથી કારણ કે તે બંને માટે હાથ ખાલી હોવા જરૂરી છે અને ફક્ત એક જ તેનો ઉપયોગ કરી શકે છે હાથ અનિવાર્યપણે અહીં તેમની વચ્ચે મ્યુટેક્સ સંબંધ છે તેવી જ રીતે તે પ્રમાણ વચ્ચેનો મ્યુટેક્સ સંબંધ છે જે કહે છે કે તે વસ્તુઓ એક જ સમયે સાચી ન હોઈ શકે જે એક વસ્તુ છે જે આપણે આયોજન બનાવીએ છીએ ત્યારે તે સતત થાય છે તેથી આપણે પ્લાનિંગ ગ્રાફને ડાબેથી જમણે બનાવીએ છીએ અને ક્રિયાઓ પછી પ્રમાણ અને ક્રિયાઓ પછી પ્રમાણ અને ક્રિયાઓ પછી પ્રમાણ દાખલ કરીએ છીએ આપણે તે કયા સમય સુધી કરીશું જ્યાં સુધી ધ્યેય દરખાસ્તો પ્રસ્તાવના સ્તરમાં દેખાય કે જે પરસ્પર વિશિષ્ટ ન હોય ત્યાં સુધી તો ધ્યેય દરખાસ્તો શું છે જેમાં આપણને રસ છે આ કિસ્સામાં આપણને AB અને BC પર રસ છે જો આ 2 પ્રમાણ સ્તરમાં થાય છે હકીકતમાં તેઓ પ્રથમ વખત પ્રમાણ સ્તરમાં થાય છે અને તે મ્યુટેક્સ નથી જેનો અર્થ છે કે તેઓ આયોજન ગ્રાફ મુજબ પરસ્પર વિશિષ્ટ નથી પછી એવી શક્યતા છે કે આપણે સમસ્યા હલ કરી દીધી છે જેથી તે સમયે અલ્ગોરિધમનો પ્રથમ તબક્કો જે સંચાલિત છે તેના પછી બીજો તબક્કો શરૂ થાય છે તેથી તે કહે છે કે આ ખરેખર એક એવી યોજના છે જે મારા માટે જરૂરી છે કે નહીં તે બંને ધ્યેય શરતોને લેશે તે 2 સ્ટેટની સમસ્યા છે જો તમે ઉકેલ માટે વધુ શોધ કરીને પ્લાનિંગ ગ્રાફને વિસ્તૃત કરી શકતા નથી અને તમે તે કરવાનું ચાલુ રાખો છો તો તમે ઉકેલની શોધનું આયોજન કરો છો હવે એક ક્રિયા જે એક સમાન ક્રિયા છે જે આપણે હંમેશા દાખલ કરીએ છીએ તેને નો ઓપ કહેવામાં આવે છે અને નો ઓપમાં ઇનપુટ તરીકે કોઈ પ્રીડિકેટ P હોય છે અને તે જ પ્રિડિકેટ P આઉટપુટ તરીકે હોય છે તેથી નામ સૂચવે છે તેમ તે કહે છે કે આપણે આના પર કોઈ ઓપરેશન નથી કરી રહ્યા તેથી આપણે શરૂઆતમાં આ રેખાઓ દ્વારા કોઈ ઓપ્સનું નિરૂપણ કરીશું નહીં પરંતુ આપણે તે પછી તેમને દોરીશું નહીં કારણ કે તે ખરેખર એક જગ્યા લે છે તેથી આની અસર તરીકે P 1 માં આપણી પાસે ટેબલ પર સમાન ક્રિયાઓ સ્પષ્ટ B હશે CA સ્પષ્ટ C પર B ખાલી હશે આ દરેક સ્તરમાં તમામ પ્રકારો માં હશે આપણે હંમેશા નો ઓપ ક્રિયાઓ દાખલ કરીશું તમે જોઈ શકો છો કે આ નો ઓપ એક્શનની અસર એ થશે કે પ્લાનિંગ ગ્રાફ એકવિધ રીતે વધશે પ્રપોઝિશન લેયરમાં પ્રપોઝિશનના સેટ એકવિધ રીતે વધે છે કારણ કે અગાઉના લેયરમાં જે કંઈપણ હાજર છે તે હંમેશા રહેશે આપણે આગળના લેયર પર લઈ જઈશું અને અલબત્ત નવી વસ્તુઓ અહીં ઉમેરવામાં આવી શકે છે તો આપણા ઉદાહરણમાં કઈ નવી વસ્તુઓ ઉમેરી શકાય છે આપણી પાસે એક્શન અનસ્ટૅક નંબર છે તેથી તેને અહીં લખવું જોઈએ B પસંદ કરો જેથી હું આમાં ઉમેરી શકું હું શા માટે હું આમાં શા માટે ઉમેરી શકું કારણ કે તે પૂર્વશરતો છે કે B સ્પષ્ટ છે કે B ટેબલ પર છે અને તે સાચું છે કદાચ મારે આ થોડું લખવું જોઈએ તે બાજુ આપણે પછી મેનેજ કરીશું તેથી આ એક પ્રથમ પ્રકારની કડીઓ છે જેની આપણે એજ કરી છે આપણે પૂર્વશરત એજને જાળવી રાખી છે પછી બીજા પ્રકારની એજ હકારાત્મક અસરો છે તેથી B ના પિકની અસર B ને પકડી રાખે છે તેથી અહીં B ને પકડી રાખવાની સકારાત્મક એજ છે અને મારી પાસે નકારાત્મક એજ છે તે નકારાત્મક અસરો છે જે B ટેબલ પર છે તેથી મારી પાસે નકારાત્મક એજ છે તેથી આપણે નેટમાં ખામી કરીશું ચાલો કહીએ કે આપણે નેટ નેગેટિવ એજ લેગને ડિફેક્ટ કરી શકીએ છીએ અને દલીલ ખાતર આપણે તાકીદ કરીશું કે આ પણ A ના અંતે છે અને તે ખાલી થાય છે તે ત્રીજો પ્રકારની એજછે તેથી પ્રથમ પ્રકારની પૂર્વશરત કિનારીઓ છે જે પ્રપોઝિશનમાંથી એક્શન લેયરમાં જાય છે અને તેઓ મૂળભૂત રીતે પૂર્વશરતોને કેપ્ચર કરે છે જે A માટે જરૂરી છે આમ આ ક્રિયા લાગુ પડશે બીજો પ્રકાર એ હકારાત્મક અસરો છે જે દરખાસ્તના આગળના સ્તરમાં સાચી હશે જો ત્યાં ક્રિયા અમલમાં મૂકવાની હોય તો તમે જોઈ શકો છો કે નો ઓપ મૂળભૂત રીતે એક્શન શબ્દ એક્ઝિક્યુટ કરવાનો હોય તો ટેબલ લેયર પર સાચું રહેશે તેથી આપણે અહીં ટેબલ A પર આવ્યા છીએ તે અહીં સાચું છે અને જો હું નો ઓપ કરું તો ટેબલ A પર તે આગામી લેયરમાં સાચું હશે તે એક વધુ ક્રિયા છે અને એક વધુ ક્રિયા જે આપણે ઉમેરી શકીએ છીએ તે A માંથી C અનસ્ટૅક કરો અને તમે જોઈ શકો છો કે તેના માટે પૂર્વશરતો એ છે કે આ ખાલી હોવો જોઈએ A ટેબલ A પર હોવો જોઈએ અને C સ્પષ્ટ હોવો જોઈએ તેથી આ તમામ 4 શરતોની પૂર્વશરતો કે જેની અસર C અને સ્પષ્ટ A ધરાવે છે અને નકારાત્મક અસર એ છે કે આપણે માની લીધું છે કે આપણે આને આ રીતે ચિહ્નિત કરીશું પરંતુ C હવે સ્પષ્ટ નથી C હવે A પર નથી અને તે હવે ખાલી નથી તો આપણી પાસે મ્યુટેક્સ સોલ્યુશન્સ ક્યુ છે તે એ છે આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કરીએ કે એક સ્તરમાં બે એન્ટ્રીઓ આવશ્યકપણે મ્યુટેક્સ છે તો ચાલો પહેલા ક્રિયાઓની વાત કરીએ ત્યાં 4 શરતો છે જેમાં ક્રિયા Mutex છે તેથી આપણે કહીએ છીએ કે a 1 અને a 2 એ Mutex છે જો આમાંથી એક સ્થિતિ ધરાવે છે પ્રથમ એ છે કે P 1 એ 1 ની પૂર્વશરતથી સંબંધિત છે અને p 2 એ 2 ની પૂર્વશરતથી સંબંધિત છે અને મ્યુટેક્સ P 1 P 2 મ્યુટેક્સ P 1 P 2 થી મારો મતલબ છે કે P 1 અને P 2 વચ્ચે એક એજ છે જે કહે છે કે તેઓ મ્યુટેક્સ છે તેથી જો 1 ને પૂર્વશરત તરીકે P 1 અને 2 ને પૂર્વશરત તરીકે P 2ની જરૂર હોય અને અગાઉના સ્તરને આમ મ્યુટેક્સ તરીકે ચિહ્નિત કરવા માટે તો તે ક્રિયાઓ એકસાથે રૂપાંતરિત થાય છે અહીં 2 અસરો P ને a 1 ની અસરો વત્તા P ને a2 ની અસરો માઈનસ કરી છે બે ક્રિયાઓ માટે મ્યુટેક્સ થવાની બીજી શરત એ છે કે અમુક પૂર્વાનુમાન P છે જેની હકારાત્મક અસર છે

તેથી તે લેયરમાં છે યાદ રાખો કે આ અસર લિંક્સ એક્શન લેયરથી આગળના લેયર પર જાય છે અને આપણે એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે એક્શન લેયરમાં કોઈપણ 2 ક્રિયાઓ છે કે જે મ્યુટેક્સ છે તેથી જો ક્રિયા 1 P ઉત્પન્ન કરે છે અને જો ક્રિયા 2 એ P ને કાઢી નાખે છે તો તેનો અર્થ એ કે તે 2 ની નકારાત્મક અસરો છે તો a 1 અને a 2 મ્યુટેક્સ છે તે એક જ સમયે ક્યારેય થઈ શકે નહીં કારણ કે સમાંતરમાં થતી આ 2 ક્રિયાઓ વ્યાખ્યાયિત નથી તેથી સામાન્ય રીતે ગ્રાફ લાઇન આપણને સમાંતર યોજના વિકસાવવા માટે પરવાનગી આપશે જેનો અર્થ છે કે જો આપણે 2 આર્મ્સ રોબોટ લઈએ છીએ ઉદાહરણ તરીકે પછી 2 આર્મ્સ રોબોટ વારાફરતી C માંથી B ને ટેબલ પરથી ઉપાડી શકે છે તેથી સમાંતર ક્રિયાઓ સામાન્ય રીતે કરી શકાય છે અલબત્ત આપણે આપણા એક્શન લેયરમાં બંને ક્રિયાઓ મૂકી છે પરંતુ આપણે જાણીએ છીએ કે હવે આ એક હાથ રોબોટથી પરિચિત છીએ તે કેવી રીતે કાર્ય કરી શકે છે તેમાંથી ફક્ત એક જ ક્રિયા થઈ શકે છે જેનો અર્થ છે કે આ ક્રિયાઓ કોઈક રીતે આવશ્યકપણે Mutex તરીકે ચિહ્નિત હોવી જોઈએ તેથી આપણે જોઈશું કે આ તેના માટે કોઈ શરત નથી પરંતુ એક શરત એ છે કે એક ક્રિયા કંઈક P કરી રહી છે અને બીજી ક્રિયા P ને કાઢી રહી છે તેથી આપણને ખબર નથી કે તે બંને એકસાથે થવાનું હતું કે P સાચું હશે કે નહીં અથવા P ખોટા હશે અને જો તમે તેમને રેખીય કરવા જશો તો તે ક્રમિક ક્રિયાઓની અંતિમ અસર બદલાઈ જશે આપણે તે કરી શકતા નથી એક શરત ત્રીજી શરત એ છે કે P એ a 1 ની અસરો માઈનસ સાથે સંબંધિત છે અને P પૂર્વશરત a 2 સાથે સંબંધિત છે તેથી જો a જો ક્રિયા દ્વારા અનુમાન P જરૂરી હોય તો a 2 અને અનુમાન P છે ક્રિયા a 1 ને કાઢી નાખવામાં આવે છે પછી આપણે કહીએ છીએ કે 1 અને 2 સમાંતર હોઈ શકતા નથી ફરીથી આનું કારણ એ છે કે જો તમે તેમને રેખીય બનાવશો તો 2 ઓર્ડર આવશ્યકપણે સમાન અસરો પેદા કરશે નહીં ઉદાહરણ તરીકે જો તમે પહેલા 1 કરવા જાવ તો તે P કાઢી નાખશે અને પછી તે 2 માં રૂપાંતરિત થશે કે તમે પહેલા 2 અને પછી 1 કરી શકો પરંતુ પછી તમે જોઈ શકો છો કે આ 2 બહારની ક્રિયાઓની અસર અલગ છે આપણે વેબ સર્ચ માટે સમાંતર પેન ઇચ્છીએ છીએ કે તે આપણને ઉકેલ યોજના આપવા માટે હંમેશા રેખીય બની શકે તે વધુ એક શરત છે અને ચોથી શરત છે કે તેથી તે આ રીતે દોરે છે કે a 1 એ P ઉત્પન્ન કરે છે અને જો a2 પણ તે કરે તો a1 એ P ને કાઢી નાખે છે છે નહીં તો તે Pનો વપરાશ કરે છે અને જો તે બંને P પર કંઈક કરતુ હોય તો તે તેને કાઢી નાખે છે આ યાદ રાખો કે આ બિંદુ P ને કાઢી નાખવા માટે વપરાય છે તે એક નકારાત્મક એજ છે તે કહે છે કે P એ a 1 માટે શરત છે અને P એ a 1 ની અસર નથી આ એમ પણ કહે છે કે P એ a 2 ની સ્થિતિ છે અને P માટેની અસર નથી તેથી જો બંને ક્રિયાઓથી મારો મતલબ સમજવા માનો કે ત્યાં ફક્ત 1 કેક છે અને ત્યાં 2 લોકો છે તેથી તેમાંથી ફક્ત એક જ તે ખાય છે તેથી a કેક ખાય છે અને b કેક ખાય છે એમ કહીને બંનેને દોડમાં મૂકી શકાય નહીં આ ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે પિક અપ b થી આર્મ એમ્પ્ટી સુધી નકારાત્મક એજ છે કે આ આર્મ એમ્પ્ટી ડીલીટ કરશે અને આ પણ આર્મ એમ્પ્ટી ડીલીટ કરશે બંને હાથ ખાલી છે તેથી આ ચોથો કિસ્સો આને લાગુ પડે છે અને આપણે આ અને આની વચ્ચે મ્યુટેક્સ એજને માર્ક કરીએ છીએ આપણે એમ પણ કહી શકીએ કે આ નો ઓપ છે મ્યુટેક્સ b ને પસંદ કરશે કારણ કે તે કોઈ ઓપ ક્લિયર b પેદા કરી રહ્યું નથી અને આ પિક અપ b ક્લિયર b ને ડિલીટ કરી રહ્યું છે તેથી a કહે છે કે તેમાંથી એક તેને ઉત્પન્ન કરી રહ્યું છે અને બીજું તેને કાઢી રહ્યું છે અને આ 2 ક્રિયાઓ સમાંતર રીતે થઈ શકતી નથી તેથી તમે કલ્પના કરી શકો કે ક્રિયાઓ વચ્ચે ઘણા Mutex સૂચવે છે જે આપણે કરવું પડશે તેથી એક મ્યુટેક્સ એજ જે આપણી પાસે છે તે આ અને આની વચ્ચે છે બીજી મ્યુટેક્સ એજ આ બેની વચ્ચે છે અને ત્યાં અન્ય છે અલબત્ત તમે શોધી શકો છો જેથી તે ક્રિયા સ્તરની કાળજી લે છે પછી પ્રસ્તાવ P અને P 2 વચ્ચે સંબંધ મ્યુટેક્સ છે તેથી P 1 અને P 2 એ જ સ્તરમાં પ્રમાણ છે દેખીતી રીતે મ્યુટેક્સ સંબંધો હંમેશા સ્તરની અંદર હોય છે ચાલો હું ફક્ત એક ખોટો ખુલાસો લખીશ ચાલો જોઈએ કે આપણે અહીં શું લખવું આપણે શું કહેવા માંગીએ છીએ કે P 1 અને P 2 મ્યુટેક્સ છે જો P 1 ઉત્પન્ન કરી શકાય તેવી તમામ રીતે P 2 ઉત્પન્ન કરી શકાય તેવી તમામ રીતો સાથે મ્યુટેક્સ છે અને આ અર્થ P 2 સાથેની કોઈપણ ક્રિયા ઉત્પન્ન કરે છે જો મ્યુટેક્સ દરેક અન્ય ક્રિયા સાથે P 2 આવશ્યકપણે ઉત્પન્ન કરે છે જો પ્રિસાઇડિંગ લેયરમાં 1 અને a 2 કોઈ ક્રિયાઓ ન હોય જેમ કે P 1 અસરોથી સંબંધિત છે P 2 એ 2 સાથે a ની છે અને બીજા શબ્દોમાં કહીએ તો જો આપણે 2 ક્રિયાઓ a 1 અને a 2 શોધી શકીએ જે મ્યુટેક્સ નથી અને a 1 એ p 1 અને a 2 એ p 2 ઉત્પન્ન કરે છે પછી આપણે કહી શકીએ કે p 1 અને p 2 એ આવશ્યકપણે મ્યુટેક્સ નથી પરંતુ જો તમે તે શોધી શકતા નથી એટલેકે ત્યાં કોઈ ક્રિયાઓ નથી તો 1 અને 2 આ સ્થિતિને સંતોષે છે પછી આપણે કહીએ છીએ કે તેઓ આવશ્યકપણે મ્યુટેક્સ છે તો ચાલો આપણે હલ કરીએ અહીંથી આ ઉદાહરણ બનાવવાનો પ્રયાસ કરીએ તો તમે પ્રથમ વસ્તુ જોશો કે આ સ્તરમાં a 2 છે તેથી a 2 એ a 1 નો સુપરસેટ છે જે a 1 માં છે તે હંમેશા a 2 માં હશે જ શા માટે આપણે નો ઓપનું આગળ વહન કરે છે કેમકે આ બધી ક્રિયાઓ શક્ય બનાવી શકીયે છે તેથી ત્યાં એ શક્ય હશે તેથી આ સિવાય b અનસ્ટૅક c a અને તેથી વધુ કરો તેથી ઉદાહરણ તરીકે મારા માટે એવું કહેવું હંમેશા શક્ય છે કે મારે પ્રથમ ક્રિયા કંઈ કરવાનું નથી કેટલાક વિચિત્ર કારણોસર હું નો ઑપ કરીશ જો હું નો ઓપ કરું તો પછી હું અનિવાર્યપણે પિક અપ b કરી શકું છું અથવા હું હંમેશા અનસ્ટૅક c a કરી શકું છું તેનો અર્થ એ કે આ 2 ક્રિયાઓ અહીં લેયર માં આવવી જ જોઈએ તેથી a1 વત્તા આ કૈંક નવું છે આપણી પાસે આ કઈ નવી વસ્તુ છે હું આ બધું અહીં ફરીથી લખવાનો નથી આદર્શ રીતે તમારે તેને અહીં લખવું જોઈએ કેમકે હવે તે થોડું કામનું છે તેથી હું આને ફક્ત a 1 વત્તા તમારી પાસે bમાં જે છે તેનાથી દર્શાવીશ તમે b માં બદલાવ કરી શકો છો તમે B ને C પર સ્ટેક કરી શકો છો કેમ કે તમે જાણો છો કે જો તમને B લેવામાં આવે તો ત્યાં બધી શરતો છે તો પછી તમે B રાખો છો અને પછી C સ્પષ્ટ છે કારણ કે કોઈ વિકલ્પ નથી આપણે બનાવીશું તે સ્પષ્ટ છે તે તમને જેની જરૂર છે તે છે તેથી આપણે B ને C પર સ્ટૅક કરી શકીએ છીએ અથવા તમે B પર સ્ટૅક કરી શકો છો ના તમે B ને નીચે મૂકી શકો છો આ બે એજની ક્રિયાઓ છે જે હું આમાં ઉમેરીશ તેવી જ રીતે આ એક હોલ્ડિંગ માટે જુઓ હું સ્ટેક માં A ને C ઉમેરીશ C ને B પુટડાઉન C પર સ્ટેક કરો તેથી મારી પાસે ક્રિયાઓનો સમાન A1 નો સેટ છે અને યાદ રાખો કે આ પ્રસ્તાવના સ્તરમાં દરેક પ્રિડિકેટ માટે નો ઑપ હશે કોઈપણ દરખાસ્ત કે પ્રપોઝિશન લેયર માં નો ઑપ ઍક્શન નથી છે તે આગલા સ્તરને પાવર આપે છે તેથી તે હંમેશા ગ્રાફનો એક ભાગ છે વત્તા કંઈપણ નવું કે જે હું અનિવાર્યપણે ઉમેરી શકું તે એકમાત્ર શરત છે મારે એક ક્રિયા ઉમેરવાની જરૂર છે તે એ છે કે તે પૂર્વશરતો છે જે બિન મ્યુટેક્સ ફેશનમાં ઉપલબ્ધ હોવી જોઈએ તેથી ફરીથી પુનરાવર્તન કરવા માટે તમારે સ્ટેક જોઈએ છે તમે જોવા માંગો છો કે મારે શું જોઈએ છે મારે B હોલ્ડિંગની જરૂર છે અલબત્ત મને સ્પષ્ટ c ની જરૂર છે અને તે તે જ છે તેથી અલબત્ત તેની અસર થશે તે કહેશે કે હાથ ખાલી નથી C સ્પષ્ટ નથી અને B નથી અને તેથી વધુ તેથી આ પ્રક્રિયામાં હું એક સ્તર દ્વારા આયોજનનું નિર્માણ કરું છું દરેક સ્તર પર મારે મ્યુટેક્સ શું છે તે શોધવાનું છે અને તેને મૂકવું પડશે જેમ તમે જોઈ શકો છો કે આયોજન એકવિધ રીતે ચાલે છે તે આવશ્યકપણે આ પ્રસ્તાવોથી શરૂ થાય છે વિસ્તરે છે અને કારણ કે જ્યારે પણ કોઈ પ્રમાણ નો ઓપના આયોજનમાં આવે છે ત્યારે તેને આગલા સ્તરમાં લઈ જવામાં આવશે માત્ર નવા નો ઓપ ઉમેરવામાં આવશે તેથી ઉદાહરણ તરીકે સ્ટેક પર A C પર B એક વસ્તુ જે B C વત્તા અલબત્ત આ બધા P પર મળે છે તેથી તે એકવિધ રીતે વધી રહી છે તે પણ છે શું આપણે બતાવી શકીએ તે મૂળ સમસ્યાના કદના બહુપદી તરીકે ચાલે છે અને સામાન્ય રીતે બહુપદી વધે છે તેથી તમે પેનિંગ ગ્રાફ બનાવો છો તે ગ્રાફ લેન્ડની તે પ્રથમ જગ્યા છે તો તે કયા તબક્કા સુધી જશે સ્ટેજ 1 પર 2 શક્યતાઓ છે કે કાં તો તમે એવા સ્ટેજ પર પહોંચી ગયા છો જેમાં કોઈ યોજના અસ્તિત્વમાં હોઈ શકે છે તેથી ચાલો કહીએ કે આપણી પાસે દલીલો માટે 2 આર્મ રોબોટ છે કહો કે આપણે C પિક ઇન કરી શકીએ છીએ અને પિક અપ કરી શકીએ છીએ અને અનસ્ટૅક C A અને પિક અપ B ને ક્રિયા 1 તરીકે લઈ શકીએ છીએ પછી બીજા સ્તર પર આપણે C નીચે મૂકી શકીએ છીએ તો ચાલો પહેલા લેયરમાં કહીએ કે તમે C A ને અનસ્ટેક કરો અને બીજા લેયરમાં તમે C ને નીચે મુકો અને એ જ સમયે A પસંદ કરો ત્રીજા સ્તરમાં તમે B અને ચોથા સ્તરને પસંદ કરો છો તમે B ને C પર સ્ટેક કરો છો અને પાંચમા સ્તરમાં તમે A ને B પર સ્ટેક કરો છો તેથી જો તમારી પાસે A 2 આર્મ રોબોટ હોય તો તમે 5 સ્ટેપમાં સોલ્યુશન મેળવી શકો છો આપણે જાણીએ છીએ કે A1 આર્મ રોબોટ માટે જેમ તમે છેલ્લા વર્ગમાં જોયું ત્યાં 6 પગલાઓનો ઉકેલ છે તેથી જો તમે બધા લક્ષ્ય પ્રસ્તાવને શોધી શકો છો જો તમે બધા ધ્યેયની પૂર્વાનુમાનના એક સ્તરમાં અસ્તિત્વ ધરાવતા હોય તો તે મંચ સમાપ્ત થાય છે A B પર અને B C પર B પરના માટેના ધ્યેયનું પ્રમાણ શું હતું જો તેઓ A માં હોય પ્રોપોઝિશન લેયરમાં હોય અને તેઓ બિન મ્યુટેક્સ હોય તો આપણે આ ફોરવર્ડ પ્લાનિંગ ગ્રાફ કન્સ્ટ્રક્શન કવાયત બંધ કરીએ છીએ અને આપણે બેક સર્ચ કરીયે છીએ સામાન્ય રીતે તમે ઊંડાણ જેવું કંઈક શોધી શકો છો પહેલા અહીં યાદ રાખો કે સમસ્યા હજી પણ મુશ્કેલ છે પરંતુ તમે અન્ય પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો ઉદાહરણ તરીકે લોકો સંતોષ પદ્ધતિઓ વગેરેને સમજવાનો પ્રયાસ કરે છે આપણે શું શોધી રહ્યા છીએ આપણે આ શોધી રહ્યા છીએ તેથી અમુક તબક્કે તો ચાલો હું લખું કે તે વસ્તુઓ અહીં B A પર છે અને હું તેને અહીં BA લખી શકું છું અને AB અને BC પર માફ કરશો હું આ પ્રસ્તાવો શોધી રહ્યો છું તેથી જો તેઓ અમુક સ્તરોમાં જોવા મળે છે તો ચાલો આપણે કહીએ કે P n અને તેઓ Mutex નથી તો હું પાછળની શોધ શરૂ કરું છું અને કહું છું શું હું આ તમામ પેટા ધ્યેયો બરોબર છે અગાઉના સ્તરમાં બિન મ્યુટેક્સ ફેક્ટ ફેશનમાં શોધી શકું હવે આ ક્રિયાઓ સકારાત્મક લિંક્સ ધરાવે છે અને તે સકારાત્મક લિંક્સ અંતિમ ઉકેલમાં હોઈ શકે છે જે આપણે બનાવવા જઈ રહ્યા છીએ આ સકારાત્મક લિંક્સ શું હશે કઈ બે ક્રિયાઓ આ સ્ટેકનું નિર્માણ કરશે પરંતુ તેઓ બિન મ્યુટેક્સ છે હું વાસ્તવમાં નોન મ્યુટેક્સ શોધી રહ્યો છું તેથી મારે બિન મ્યુટેક્સ પૂર્વશરતો સાથે બિન મ્યુટેક્સ ક્રિયાઓ શોધીને આની શોધ કરવાની જરૂર છે તેથી જેમ તમે અનુમાન કરી શકો છો કે આ અનિવાર્યપણે નો ઓપ એક્શન છે તેથી અગાઉના સ્તરમાં જો મારી પાસે સ્ટેક હોય અને હું કહી રહ્યો છું કારણ કે હું જાણું છું કે ઉકેલ ક્યાં છેલ્લી ક્રિયા છે તે B પર A સ્ટેક થવો જોઈએ પરંતુ તે શું કરે છે હું અહીં તે શોધીશ તેથી આ ધ્યેય સેટમાંથી એક ક્રિયા સેટ શોધો જે ધ્યેય સેટને એજ જે બિન મ્યુટેક્સ છે તેથી B પર A સ્ટેક કરો અને C પર B સ્ટેક મ્યુટેક્સ હશે તેથી B પર સ્ટેક A B બનાવે છે A B સ્પષ્ટ નથી અને આની જરૂર છે તેથી કંઈક આવશે અને તે આવશ્યકપણે મ્યુટેક્સ હશે મારે અહીં એક ધ્યેય સેટ કરવાની જરૂર છે અને પછી અહીં એક ક્રિયા સેટ કરવાની જરૂર છે પછી એક ધ્યેય સેટ આવે છે A અહીં પેટા ધ્યેયો અને પછી ક્રિયાઓ અને પછી પેટા ધ્યેયો અને પછી ક્રિયાઓ જ્યાં સુધી હું પ્રારંભિક સ્તર પર આવું અને ક્યાંય મ્યુટેક્સ સોલ્યુશન ન મળે જો તે કિસ્સો છે તો પછી લાઇન મળી તમે કલ્પના કરી શકો તેમ આ ચોક્કસ સમસ્યા માટે ફક્ત 6 સ્તર જ જોવા મળશે કારણ કે A હવે આપણે જાણીએ છીએ કે તેને 6 ક્રિયાઓની જરૂર છે પરંતુ છઠ્ઠા સ્તરમાં આ સ્ટેક A B મ્યુટેક્સ મળશે અને તેની સ્થિતિ મ્યુટેક્સ હશે અને આ મ્યુટેક્સ નહીં હોય એક તે A અને સ્પષ્ટ B ધરાવે છે અને B C પહેલેથી જ અહીં હશે તેથી આ બેકવર્ડ સ્પેસ એ એક સર્ચ સ્પેસ છે જે દરેક ધ્યેય સેટને પેટા ધ્યેય સાથે ઉકેલવાનો પ્રયાસ કરશે અને બીજા પેટા ધ્યેય સાથે શરૂ કરવા માટે નોન મ્યુટેક્સ ફેશનમાં સેટ કરશે તેથી અહીં આ કરો આ પેટા ધ્યેય સેટ કરો અન્ય પેટા ધ્યેય સેટ કરવા માત્ર 2 ક્રિયાઓ હોઈ શકે છે ઉદાહરણ તરીકે તમે પ્રયત્ન કરી શકો છો પરંતુ અલબત્ત તે કોઈ ઉકેલ શોધી શકશે નહીં કારણ કે કોઈ 2 ક્રિયા સમાંતર થવા માટે 7 પગલાંની જરૂર પડશે આપણે જાણીએ છીએ કે આપણને આ 6 પગલાંની પણ જરૂર છે પરંતુતમે આ સંયોજનોને અજમાવી શકો છો અથવા તે આ સંયોજનોને અજમાવી શકો છો અથવા ત્રીજા સંયોજનને અજમાવી શકો છો આપણે અમુક પ્રકારની શોધ કરીશું અને સામાન્ય રીતે મૂળ ગ્રાફ અને અલ્ગોરિધમ જે આલ્બ્યુમિન પ્રથમ જગ્યામાં ડેપ્થ ફર્સ્ટ સર્ચ થશે તેથી ફોરવર્ડ સ્પેસમાં તમે લેયર નોન મ્યુટેક્સમાં આના જેવા તમામ ધ્યેય પ્રમાણ પર જાઓ છો તમે બેકવર્ડ શોધ કરો છો જો તે નિષ્ફળ જાય છે તો તમે ગ્રાફને વધુ એક સ્તર વડે લંબાવશો અને તે જ વસ્તુ ફરીથી કરો હવે નોંધ લો કે જ્યારે તમે ગ્રાફને વધુ એક લેયરથી લંબાવશો ત્યારે પણ તમને તે વસ્તુઓ નોન મ્યુટેક્સ મળશે તમારે આ વિશે ખાતરી કરવાની જરૂર છે કે એકવાર લક્ષ્ય સેટ નૉન મ્યુટેક્સ થઈ જાય તે પછીના લેયરમાં નોન મ્યુટેક્સ રહેશે પણ શક્ય છે કે કેટલાક પેટા ધ્યેય મ્યુટેક્સ ન પણ હોઈ શકે કેટલાક પેટા ધ્યેય મ્યુટેક્સ હોઈ શકે છે તેથી જ આપણે આયોજનને વધુ અને વધુ આવશ્યકપણે વિસ્તૃત કરવાની જરૂર છે તેથી ત્યાં 2 કિસ્સાઓ છે એક એ છે કે એક પેન છે જેમાં સ્ટેજ 1 સમાપ્ત થાય છે જ્યારે તમામ લક્ષ્ય પ્રમાણ મળી આવે છે અને પછી બેકવર્ડ સ્પેસ શરૂ થાય છે તેથી હું ફક્ત કરીશ અન્યથા અર્થ એ છે કે પ્લાન એક્સ્સ્ટેન્ડ પૅનિંગ ગ્રાફ મળ્યો નથી અને તમે આ એક્સ્ટેન્ડ પ્લાનિંગ ગ્રાફ પ્લાન માટે સર્ચ કરો પ્લાનિંગ ગ્રાફને લંબાવો પ્લાન શોધો તેથી તમે કલ્પના કરી શકો છો કે જો તમને યોજના લાગે છે કે તે આવશ્યકપણે સૌથી ટૂંકી શક્ય યોજના હશે બીજી પરિસ્થિતિ એ છે કે કોઈ યોજના અસ્તિત્વમાં નથી અથવા આ થોડી યુક્તિઓ છે તેથી મને નથી લાગતું કે આપણી પાસે પરિસ્થિતિઓને વિસ્તારવા માટે વિગતોમાં જવાનો સમય હશે જ્યારે અલ્ગોરિધમને કહેવું જોઈએ કે કોઈ યોજના અસ્તિત્વમાં નથી પરંતુ સામાન્ય વિચાર નીચે મુજબ છે તેથી આ આયોજન ગ્રાફ એક્સ્ટેંશન તબક્કામાં શું થઈ રહ્યું છે કે તેમાં વધુ પ્રમાણ ઉમેરવામાં આવશે તેથી વધુ અને વધુ વસ્તુઓ બિન મ્યુટેક્સ કરવામાં આવશે તેથી શરૂઆતમાં ઉદાહરણ તરીકે તમે કહી શકો છો કે B પિક અપ શક્ય છે શક્યમાંથી C અનસ્ટૅક કરો અને પછી કારણ કે આપણે બધા આપણી પાસે પહેલેથી જ ક્યાંક સ્પષ્ટ C છે તમે B પછી કહી શકો છો કે તમે સ્ટેક B પર C ને C પર સ્ટેક કરી શકો છો અને કારણ કે આપણી પાસે C માંથી અનસ્ટૅક છે આપણે આગળ A પસંદ કરી શકીએ છીએ તેથી એવું બની શકે છે કે તમે પ્રમાણ સ્તરમાં જોશો તો તે મ્યુટેક્સ ન પણ હોઈ શકે અમુક સમયે તે મ્યુટેક્સ હશે અને પછી તમે બેક સ્પેસમાં શોધશો તમે જોશો કે અમુક લેયર પર અમુક પહેલાનું લેયર મ્યુટેક્સ બની જાય છે અને પછી તમે શરૂઆતના સેટ સુધી બેક સ્પેસ શોધ પૂર્ણ કરી શકતા નથી તેથી તમે જોશો કે તેમના મ્યુટેક્સ તમારા માટે જો તમે તમામ સંભવિત સંયોજનો અને અમુક સ્તર પર પ્રયાસ કર્યો હોય અને તે મ્યુટેક્સ હોય તો આપણે પ્લાનિંગ ગ્રાફને લંબાવીએ છીએ કે તે લેયર T હતું અને પછી તેને લેયર T પ્લસ વન સુધી લંબાવીએ અને પછી આપણે પાછા આવીએ છીએ અને શોધ કરીએ છીએ બ્લેમેને સૌપ્રથમ આ સ્થિતિ દર્શાવી હતી જો પેટા ધ્યેય સેટ કરો કે જ્યારે તમે આયોજનમાંથી વિસ્તરણ કરો છો ત્યારે તમે મુખ્ય કોન્સ્ટન્ટને હલ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો પેટા ધ્યેય સેટ શું છે પેટા ધ્યેય સમૂહ એ પેટા ધ્યેયોનો સમૂહ છે જ્યાં દરેક પેટા ધ્યેય એ સેટ છે જે તમે ઇચ્છો છો તેથી ઉદાહરણ તરીકે BC પર AB પર તેઓ પાસે પેટા ધ્યેયો હશે કારણ કે આપણે B પર A સ્પષ્ટ B અને B પર C સ્ટેક કરવા માંગીએ છીએ આ ત્રણ ક્રિયાઓ પેટા ધ્યેય સેટમાં હશે આ ક્રિયામાં પેટા ધ્યેય સેટ પર અલગ અલગ ક્રિયાઓ હશે કેટલીક અન્ય ક્રિયાઓ પેટા ધ્યેય સેટમાં અલગ અલગ ક્રિયાઓ ધરાવશે તેથી આપણી પાસે પેટા ધ્યેય સેટનો સેટ પેટા ગોલ સેટ છે જો તમે લેયર T લેયરમાંથી જાઓ ત્યારે પેટા ધ્યેય સેટનો સેટ બદલાતો નથી T પ્લસ 1 જ્યારે તમે પ્લાનિંગ ગ્રાફને લેયર T થી લેયર T પ્લસ 1 સુધી લંબાવશો તો આપણે તેને શ્રેષ્ઠ રીતે સમાપ્ત કરી શકીએ છીએ આની પાછળ કોઈ યોજના નથી અહીં શું થાય છે કે જેમ જેમ આપણે પહેલા આયોજનનો આલેખ બનાવીએ છીએ તેમ દરખાસ્તોનો સમૂહ સ્થિર થાય છે કે સમૂહમાં કોઈ વધુ પ્રસ્તાવ ઉમેરવામાં આવતો નથી આપણે શક્ય તેટલું બધું ઉમેર્યું છે અને પછી મ્યુટેક્સ સંબંધોનો સમૂહ સ્થિર થાય છે તેનો અર્થ એ કે હવે વધુ મ્યુટેક્સ સંબંધો ઉમેરવામાં આવશે નહીં પરંતુ તેમ છતાં તમારે થોડી સાવચેતી રાખવાની જરૂર છે કે તમે તેને વધુ એક સ્તર દ્વારા લંબાવી શકો છો અને તમને હજુ પણ દોષ મળી શકે છે પ્રથમ આ સીધી સંપૂર્ણ સ્થિતિ છે જે કહે છે કે જો આયોજન ગ્રાફને સ્તર T થી T પ્લસ 1 સુધી લંબાવવો અમુક મધ્યવર્તી સ્તર n પર સેટ કરેલ પેટા ધ્યેય સ્થિર રહે છે પછી તમે ખાતરી કરી શકો છો કે તમે ક્યારેય નહીં કરી શકો કારણ કે જો તમે ન હોવ તો જો B નવા પેટા ધ્યેયો ઉમેરવામાં સક્ષમ હોય તો જ્યારે તમે T થી T પ્લસ 1 પર જાઓ ત્યારે તમે હવે ક્યારેય ઉમેરી શકતા નથી કારણ કે એક સુયોજિત નિયમ મ્યુટેક્સ સેટઅપ તરીકે સ્થિર સેટઅપ તરીકે પ્રસ્તાવિત કરે છે તેથી આને સમજવામાં થોડો સમય લાગે તે પછી તમે બીજું કંઈ કરી શકતા નથી તેથી તે સારાંશ આપે છે ગ્રાફ પ્લાન અલ્ગોરિધમ 2 તબક્કામાં કામ કરે છે પાવર સ્ટેજમાં પ્લાનિંગ ગ્રાફ બનાવો જેમાં 4 પ્રકારની એજ A પૂર્વશરત એજ હકારાત્મક અસરો નકારાત્મક અસરો અને Mutex સંબંધો હોય છે એકવાર તે તમામ ધ્યેય ગુણધર્મો શોધે છે તે એક સ્તરમાં બિન મ્યુટેક્સ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે તે બેકવર્ડ સ્પેસમાં જાય છે અને આયોજન ગ્રાફમાં બિન મ્યુટેક્સ સબસ્ટ્રક્ચર શોધવાનો પ્રયાસ કરે છે જ્યાં તેઓ કોઈ મ્યુટેક્સ સંબંધો નથી જેનો અર્થ છે કે તે ક્રિયાઓ પણ શક્ય છે જો તેઓ સમાંતર હોય જો તે શોધી શકતું નથી તો તે પાછું જાય છે અને આયોજન ગ્રાફને વધુ એક સ્તરથી લંબાવે છે ફરીથી તે બેકવર્ડ સ્પેસ તરફ જાય છે અને તે કરવાનું ચાલુ રાખે છે તેથી હજુ પણ અમુક સમયે તે કાં તો ઉકેલ શોધે છે અથવા આ માપદંડ કે જેનું આપણે થોડાક અંશે વર્ણન કર્યું છે તે પૂર્ણ થાય છે જ્યાં તે કહે છે કે કોઈ યોજના શોધી શકાતી નથી તેથી આયોજન આલેખ સૌથી ઓછા સમયના સમયગાળા અથવા સમાંતર સોલ્યુશન હોય તો સમાંતર ઉકેલો શોધી શકાય તેવા પગલાઓની ટૂંકી સંખ્યાના સંદર્ભમાં શ્રેષ્ઠ યોજના આપે છે અલબત્ત ધ્યાનમાં રાખો કે આપણે જે ડોમેન વિશે વાત કરી રહ્યા છીએ તેમાં કોઈ સમાંતર ઉકેલો નથી કારણ કે તેમાં સિંગલ આર્મ રોબોટ છે પરંતુ ઘણા ડોમેન્સમાં સમાંતર ઉકેલો હોઈ શકે છે અને ગ્રાફ પ્લાન આપણને સૌથી ઓછો સમય આપે છે જેમાં સમાંતર સોલ્યુશન શોધી શકાય છે અને આપણે અલબત્ત હંમેશા રેખીય બનાવી શકીએ છીએ કે કોઈપણ સ્તરમાં બધી ક્રિયાઓ મૂકીને કોઈપણમાં રેખીય થઈ શકે છે તે આપણને લેયર 1 પર ક્રિયાઓનો સમૂહ સ્તર 2 માં ક્રિયાઓનો સમૂહ સ્તર 3 માં ક્રિયાઓનો સમૂહ આપે છે જે સમાંતર ટૂંકી શક્ય આયોજન છે તેથી તે એક શ્રેષ્ઠ અલ્ગોરિધમ છે અને તે સૌથી ટૂંકી યોજનાને આપે છે અને તે અગાઉ હું આવશ્યકપણે જઈશ તેના કરતાં તે મોટી સમસ્યાઓ હલ કરી શકે છે મને લાગે છે કે હું આયોજન સાથે અહીં રોકાઈશ કે આપણી પાસે અન્ય અલ્ગોરિધમ્સમાં જવાનો સમય નથી તેથી આગામી બે વ્યાખ્યાનમાં તમે શું કરશો તે છે સતત સેટિસ્ફેક્શન સમસ્યાઓનો જોઈશું જે વાસ્તવમાં કોમ્પ્યુટર સાયન્સમાં એક ખૂબ જ મોટો વિસ્તાર છે જેમાં એવા લોકો કામ કરે છે જે દરેક વસ્તુને CSP તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરે છે આપણે શું કરીશું આપણે ફક્ત એક ઝલક જોઈશું કે કેવી રીતે સમસ્યાને અવરોધક સેટિસ્ફેક્શન સમસ્યા તરીકે ઉભી કરવી સતત સેટિસ્ફેક્શન સમસ્યા શું છે તેના મૂળભૂત વિચારો શું છે તેને ઉકેલવા માટે આપણે કયા અલ્ગોરિધમ્સનો ઉપયોગ કરીએ છીએ CSP અવરોધ સેટિસ્ફેક્શન સમસ્યાઓનો અભ્યાસ કરવા વિશેની રસપ્રદ બાબત એ છે કે તે આપણને તર્ક સાથે શોધને જોડવાની તક આપે છે તમે જાણો છો કે થોડી માત્રામાં શોધ કરી શકો છો પરંતુ તમે અમુક માત્રામાં તર્ક કરતી વખતે શોધને સમાવી શકો છો અને સતત સેટિસ્ફેક્શનની સમસ્યાઓ તે કરવાની માન્ય રીત આપે છે આપણે આગામી કેટલાક વ્યાખ્યાતાઓમાં તે જોઈશું અને પછી આપણે આવશ્યકપણે લોગિન સાથે યોગ્ય રજૂઆત તરફ આગળ વધીશું આપણે અહીં રોકાઈશું